બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીએલ ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સમાં આપનું સ્વાગત છે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ શીખી રહ્યાં છે તેથી પહેલાનાં ક્લાસમાં આપણે ઓર્થોગ્રાફિક ઓબ્લીક અને પરસ્પેક્ટીવ પ્રોજેક્શન તરીકે એક અલગ પ્રકારનાં પ્રોજેક્શન જોયાં છે તેમાં એક ખૂબ જ લોકપ્રિય મેથડ આપણે જે શીખી રહ્યા છીએ તેઆઇસોમેટ્રિક પ્રોજેક્શન છે તેથી આઇસોમેટ્રિક પ્રોજેક્શન પેરેલલ લાઈન ઓ સાથે આપણે તેનો ઉપયોગ કરીને એકસોનોમેટ્રિક પ્રોજેક્શન ના ભાગ હેઠળ આવે છે અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન ની મુખ્ય વિભાવના એ છે કે આ આ એજસાથે હોરિઝન્ટલ એક બંને બાજુ 30 ડિગ્રી પર હશે અને મુખ્ય એક્સિસ એકબીજા સાથે 120 ડિગ્રી એંગલ બનાવે છે અને ખાસ કરીને આપણે ઉદાહરણ તરીકે ઉપયોગમાં આ આઇસોમેટ્રિક બોક્સ મેથડ શીખીશું જ્યાં વ્યૂ બોક્સમાં એમ્બેડ છે અને રોટેટ કરવાનું પ્રયાસ કરે છે જેથીઆપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન જોશું તો ચાલો આપણે 1 લી એંગલ મેથડનો ઉપયોગ કરીને ત્રણ જુદા જુદા વ્યૂ નું પ્રથમ ઉદાહરણ લઈએ આપણી પાસે ફ્રન્ટ વ્યૂ જેવું કંઇક છે જેમાં કેટલાક ડાઈમેન્શન જેવા કે આર્કિટેક્ચર જેવા કેટલાક ડાઈમેન્શન હોય છે કેટલાક 30 20 યુનિટ હોય છે અને તેની રાઈટ સાઈડ નો વ્યૂ કુલ ઉંચાઇ 70 યુનિટ સાથે આપવામાં આવે છે અને ટોપ વ્યૂ 50 20 અને 20 ડાઈમેન્શન સાથે આપવામાં આવે છે બાકી ડાઈમેન્શન આપણે તેને અન્ય વ્યૂથી મેળવી શકીએ છીએ તેથી જો આ વ્યૂ આપવામાં આવે છે તો શું આપણે અનુમાન કરી શકીએ કે ત્રણ ડાઈમેન્શનમાં કોઈ ઓબ્જેક્ટ કેવી લાગે છે અને ખાસ કરીને આપણે તે ઓબ્જેક્ટને આઇસોમેટ્રિક પ્રોજેક્શન પ્રોજેક્શન મેથડનો ઉપયોગ કરીને દોરી શકીએ છીએ શું તમે તેના પર એક નજર નાખી શકો છો કે તે 3D માં કેવી રીતે હોઈ શકે તેથી ઓબ્જેક્ટ એક સીડી પગથિયા જેવી લાગે છે તેથી આ સીડીઓ જ્યારે આપણે તેને જોઈ રહ્યા હોય ત્યારે આપણે તેને ફ્રન્ટના વ્યૂ માં જોઈ શકીએ આ સ્ટેપ છે અને બોક્સ આ રીતે બધી રીતે ફ્રન્ટ વધે છે આ આપણે ફ્રન્ટ ચર્ચા કરી રહ્યા છીએ તે ફ્રન્ટનો વ્યૂ છે એ જ રીતે ટોપ વ્યૂમાં ઓબ્જેક્ટ જે આપણે આ બ્લોકમાં જોઈ શકીએ છીએ એ જ રીતે આ બ્લોક તે છે અને આ તે છે અને રાઈટ સાઈડનું વ્યૂ છે જો તમે તેને જોતા હોવ તો રાઈટ સાઈડના ડાઈમેન્શનથી અમે જોવાનો પ્રયત્ન કરીશું તો આ તે આ છે આ તે આ છે અને આ ભાગ તે છે હવે આ પ્રકારનાં આઇસોમેટ્રિક પ્રોજેક્શન કેવી રીતે દોરવા પ્રથમ વાત આપણે શું કરવાનું છે તમારા ફ્રન્ટ વ્યૂ ને બંધ કરો ડાઈમેન્શન તમને જે ઓબ્જેક્ટ વિશે મહત્તમ ખ્યાલ આપે છે તે આપણે તેને લઈશું અને આ આઇસોમેટ્રિક વ્યૂ નું નિર્માણ કરવાનું પ્રારંભ કરીશું તેથી ફ્રન્ટના વ્યૂ સ્ટેપસ સાથેનો ઓબ્જેક્ટ છે તેથી પહેલા આપણે આ આખી ઓબ્જેક્ટને એક લંબચોરસ સાથે બંધ કરવી પડશે તે લંબચોરસ આ રીતે બતાવવામાં આવશે અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન માટે આપણે શું કરવાનું છે પહેલા હોરિઝન્ટલ લાઈન દોરો તે હોરિઝન્ટલ લાઈન ના રેફરન્સમાં 30 ડિગ્રી લાઇન બનાવો જે આ બ્લુ લાઈન સાથે બંધબેસે છે તેથી પ્રથમ તે રીતે દોરો હવે આ પોઇન્ટ A B થી A B માં ટ્રાન્સફર કરો આ લંબાઈ સમાન છે કારણ કે આ મુખ્ય એક્સિસની લાઈન છે જે આપણે પસંદ કરી રહ્યા છીએ તે મુખ્ય એક્સિસ ની લાઈન ની પેરેલલ છે તો અહીં એસોમેટ્રિક વ્યૂ પર A B ફ્રન્ટના વ્યૂથી અહીં A B જ રહે છે હવે બીમાંથી વર્ટિકલ લાઈન દોરો આ તે છે આપણે C ને કહીએ લંબાઈ C આપણે તેને રાઈટ સાઈડના વ્યુથી મેળવીશું 70 યુનિટ જે આપેલ છે તેથી B C ની લંબાઈ ગમે તે હોય તેટલી B C ની લંબાઈ આપણે દોરીશું હવે B C ની પેરેલલ A થી વધુ એક લાઈનડી દોરો અને C અને D ને જોડો આ બોક્સ પર 30 ડિગ્રીએંગલ જે બનાવે છે તે આ પોઇન્ટ 1 C થી 1 ને માપો અને તે પોઇન્ટ 1 ને શોધો એ જ રીતે આ 2 પોઇન્ટ ને માપવા B થી 2 કોઈપણ B થી 2 પોઇન્ટ પ્રથમ B 2 પોઇન્ટ લોકેટ કરો એ જ રીતે B થી ત્રીજો પોઇન્ટ લોકેટ કરો તેથી ક્યાંક ત્રીજો પોઇન્ટ લોકેટ કરો તો અહીં આપણી પાસે છે અહીં આપણી પાસે ૨ છે હવે આ પોઈન્ટ પરથી પસાર થતી વર્ટિકલ ડ્રોપ કરો અને તે જ રીતે પોઇન્ટ 2 થી A B ની પેરેલલ લાઇન દોરો તેથી જ્યાં પણ તે છેદે છે ત્યાં તે લાઈનને જોડો જેથી આપણી પાસે આ બ્લોક હશે તેથી C થી આપણે એક કાટખૂણે લાઈનને 1 ડ્રોપ કરી છે 2 ટીપાંથી એક વધુ પેરેલલ લાઈનA B સુધી પહોંચીએ જેથી તે અહીં છેદે છે એ જ રીતે તે ત્યાંથી છેદે છે ત્યાંથી વર્ટિકલ દિશામાં કાટખૂણે લાઈન લે છે તેથી તે અહીં છેદે છે તે B થી આ છેદે છેદે છે આ લંબાઈને માપો આ ને ચોથો પોઇન્ટ કહે છે તો ચાલો હું આ નંબરો 3 B લખું આઇસોમેટ્રિકમાં તે ફ્રન્ટ વ્યૂમાં 3 B બરાબર છે એ જ રીતે આઇસોમેટ્રિક વ્યૂમાં 4 B ફ્રન્ટલ વ્યૂમાં 4 B અથવા B 4 ની બરાબર છે તેવી જ રીતે આપણે તેને આ દરેક પોઇન્ટ ને ટ્રેક કરવા પડશે જેથી આપણે એક લાઈનદ્વારા તેમાં જોડાયેલા રહીશું આ રીતે અમે ફુલ ફ્રન્ટના વ્યૂને આઇસોમેટ્રિક પ્રોજેક્શન માં પરિવર્તિત કરીએ છીએ એકવાર તે થઈ જાય પછી અમે રાઈટ સાઈડનું વ્યૂ પસંદ કરીશું તેથી રાઈટ સાઈડથી અમે તેને આ રીતે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી પહેલેથી જ તે એક લંબચોરસ છે આ લંબચોરસને 30 ડિગ્રી લાઇન પર ટ્રાન્સફર કરો ફરીથી આ ડિગ્રી લાઇન છે આ પોઇન્ટ એ આપણે A કહીએ છીએ આ પોઇન્ટ જેને આપણે A કહીએ છીએ એ છે આ છે B જ્યારે આપણે આ પોઇન્ટ ને જોઈ રહ્યા છીએ અને B પોઇન્ટ એકરુપ થાય છે ચાલો આપણે B પ્રાઈમ કહીશું તેથી B પ્રાઈમનો ઉપયોગ કરીને રાઈટ સાઈડના વ્યૂ માં જે પણ લંબાઈ છે તે લંબાઈ આપણે પહેલા તેને ટ્રાન્સફર કરવાની છે આ લાઇનની લંબચોરસ માપ લંબાઈ પૂર્ણ કરીશું એ જ રીતે તે લાઇનની લંબાઈને માપો તેથી તે સ્થળોએ આની પેરેલલ બે લાઇનો દોરે ચાલો આપણે આ પોઇન્ટ ને કંઈક E કહીએ તેથી B પ્રાઇમ છે અને આ E પ્રાઇમ છે તેથી B પ્રાઈમ E પ્રાઈમની લંબાઈ ગમે તે હોય તે BE જેટલી જ છે આ રીતે આ લંબચોરસ બનાવો આ લાઈન ઓ સાથે એકવાર તે થઈ જાય પછી અમે આ બોક્સની ઉપરની બાજુના નિર્માણ માટે અન્ય વ્યૂ ટોપ વ્યૂનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો આપણે ટોપ વ્યુ જોઈએ તેથી જેમ મેં કહ્યું છે કે અમારી પાસે આ પ્રકારના બ્લોક્સ છે આ આખી વસ્તુને અમારા આઇસોમેટ્રિક એક્સિસ નો ઉપયોગ કરીને ટ્રાન્સફર કરીએ છીએ હવે આ પોઇન્ટ ટોપ સાઈડ આવે છે અમે તેની ટોપ વ્યૂ માંથી જોઈએ છીએ તેથી આ તે પોઇન્ટ છે જે આપણે જોવા જઈ રહ્યા છીએ જે પોઇન્ટ આપણા અગાઉના P પોઇન્ટ સાથે મેચ થવાના છે તે આ છે તેથી B અહીં ટોપ બાજુએ B ડબલ પ્રાઇમ મેચ કરે છે તેથી તે રેફરન્સમાં એક લંબચોરસ દોરો આપણે આ લંબચોરસને આ લાઈનની પેરેલલ ફેરવવી પડશે તેથી જે પણ આ એની ઈનીસિઅલ લાઈન જે પેરેલલ છે તે આપણે તેને દોરવી પડશે એ જ રીતે આ લાઇનની પેરેલલ આપણે આ દોરવી પડશે ટોપ સાઈડ મૂળભૂત રીતે જો હું કોઈ પણ લંબચોરસ પૂર્ણ કરવા જઈશ તો પણ આપણે તેની પેરેલલ હોઈશું નહિંતર આ લાઇનની પેરેલલ પણ પેરેલલ આ રીતે આપણે આ લંબચોરસમાં દોરવું પડશે એકવાર તે થઈ જાય પછી અમારી પાસે એક બોક્સ લંબચોરસ બોક્સ છે જ્યાં આ લંબાઈ ટ્રાન્સફર કરવામાં આવી છે હવે કારણ કે આ વ્યૂ છે આ વાક્ય એકરુપ છે તેથી અમે વર્ટિકલ દ્વારા ડ્રોપ કરતા પેરેલલ એક લાઈનબનાવીએ છીએ તો ચાલો આપણે તે સોલ્યુશન જોઈએ તેથી તે લાઈન જે આપણે ટોપ માં જોયું છે આ એક અને આ એક બીજા સાથે એકરુપ છે તેથી અમે તે સંપૂર્ણ લંબચોરસ પૂર્ણ કરીએ છીએ એકવાર તે થઈ ગયા પછી આપણી પાસે આ લાઈન છે જે આ લાઇન સાથે બંધબેસે છે તેવી જ રીતે આ લંબાઈ પેરેલલ આ મુખ્ય એક્સિસ ની પેરેલલ છે જેને આપણે તેને જોડીએ છીએ આ તે અને આ એક વખત થઈ જાય તે પછી અમે આ બે લાઈનઓ પસંદ કરીએ છીએ તેને આ રીતે દોરો અને આ લાઈન આ લાઇન સાથે એકરુપ થાય છે એકવાર તે થઈ જાય અમે આ લાઈન દૂર કરીશું તે લંબચોરસ દૂર કરીએ છીએ તેથી આ રીતે ઉપયોગ કરીને આપણે આપેલ પ્રોજેક્શન ના આઇસોમેટ્રિક વ્યૂઓ બાંધવાની પોઝિશનમાં હોઈશું તો ચાલો આ આઇસોમેટ્રિક વ્યૂઝને સમજવા માટે એક વધુ દાખલો લઈએ અમે ત્રણ વ્યૂ આપ્યા છે ફ્રન્ટ વ્યૂ રાઈટ સાઈડનો વ્યૂ અને ચોક્કસ ડાઈમેન્શન સાથેનો ટોપ વ્યૂ આ ડાઈમેન્શન 1 2 10 અને તેથી વધુ હોઈ શકે છે તેથી અહીં તેના બદલે અમે તેને એક્સિસ રો દ્વારા સૂચવીએ છીએ આ લંબાઈ સાથે આપણે એક બોક્સ બનાવવું પડશે તો ચાલો જોઈએ સૌ પ્રથમ જ્યારે પણ આપણી પાસે આ પ્રકારના આબ્જેક્ટ્સ હોય છે જ્યાં લંબચોરસ મુખ્ય લાક્ષણિકતાઓ હોય છે ત્યારે આપણે મુખ્ય એક્સિસ નો ઉપયોગ કરીને બોક્સ બનાવીએ છીએ હવે ફ્રન્ટ વ્યૂમાં આપણી પાસે આ લંબાઈ A B છે તેથી જો આપણે આ પોઇન્ટ થી જોતા હોઈએ તો ચાલો AB ને યાદ કરીએ લંબાઈ AB W છે તેથી AB થી આપણે પ્રથમ હોરિઝન્ટલ લાઈનદોરીએ સૌ પ્રથમ આપણે દોરીએ એક હોરિઝન્ટલ લાઇન અહીં તે 30 ડિગ્રીના રેફરન્સમાં અને તે 30 ડિગ્રીના રેફરન્સમાં હશે અમે બે લાઈનઓ દોરીએ છીએ એકવાર આ બે લાઈનઓ દોરવામાં આવે છે તે એક સાથે આની લંબાઈની મેચ થાય છે અને ત્યાં B 3 લંબાઈ હોય છે જે આપણે તેને ફક્ત રાઈટ સાઈડના વ્યૂ થી જોઈ શકીએ છીએ તેનો અર્થ એ કે આ પોઇન્ટ થી આ પોઇન્ટ સુધીની લંબાઈ ગમે ત્યાં છે જે આપણે તેને દોરવી પડશે ત્યાં સુધી કે જેને આપણે ટોપ વ્યૂ થી જોશું જ્યારે આપણે ટોપ વ્યૂ પર નજર નાખીશું તો B 3 લંબાઈ દેખાઈ શકે છે 2 થી 3 પોઇન્ટ ની વ્યૂ તેથી તે લંબાઈ D છે તેથી D લંબાઈ સાથે આપણે સૌ પ્રથમ પોઇન્ટ 3 શોધીશું એકવાર તે B થી થઈ જાય પછી એક લંબ કાઢો 3 પછી એક કાટખૂણ કાટમાંથી પણ કાટખૂણ કાપવા માટે જાણીતું છે હવે રાઈટ સાઈડના વ્યૂ આપણે તેની વર્ટિકલ હાઈટ જોઈ શકીએ છીએ તેથી આ ઓબ્જેક્ટની વર્ટિકલ હાઈટ એ H છે તેથી Hની લંબાઈ સાથે આપણે આ મુદ્દાને જોડીશું અને તેને બોક્સની જેમ જોડીશું તે હંમેશા મુખ્ય એક્સિસ ની પેરેલલ હશે અહીં મુખ્ય એક્સિસ લઈ શકાય છે કારણ કે આ એજમુખ્ય એક્સિસ પર છે બે ડાઈમેન્શનમાં જો આપણે જોઈએ છીએ કે તે આ બાજુઓ વચ્ચે 120 ડિગ્રીએંગલ બનાવે છે એકવાર બોક્સ બન્યા પછી અમે આ લંબાઈઓને ફ્રન્ટ વ્યૂથી અને રાઈટ સાઈડના વ્યુથી પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ તેથી આપણે જે કરી શકીએ તે પ્રથમ વસ્તુ સીધા જ છે આ રાઈટ સાઈડનું વ્યુ પસંદ કરો જેવું સ્ટેપ દેખાય છે તેથી સ્ટેપ બાંધકામ કોઈપણ મુખ્ય વાક્ય આ મુખ્ય એક્સિસ પ્લેન ની પેરેલલ હોવાનું માનવામાં આવે છે આપણે કરવાનું છે તેથી આ લાઇન પેરેલલછે હવે આ લાઇન પેરેલલ અન્ય મુખ્ય એક્સિસ ની સાથે ફ્રન્ટ પરથી દોરો આ પોઇન્ટ થી યોગ્ય લંબાઈને આ પોઇન્ટ થી 3 થી આ પોઇન્ટ સુધી માનવામાં આવે છે એ જ રીતે અહીંથી અહીં જે કંઈપણ લંબાઈ છે આપણે તે લંબાઈ ને અહીં ટ્રાન્સફર કરવાની છે અને આ પ્રોજેક્શનથી આપણે આ લંબાઈ જાણીએ છીએ તેથી અહીંથી તેને જોડવા માટે લંબ કાઢવો પડે છે જેથી આપણે આ લાઈનઓ દ્વારા આમાં જોડાવાની પોઝિશનમાં રહીશું એ જ રીતે અમે આ લંબાઈ અન્ય પ્લેન પર પણ ટ્રાન્સફર કરીશું શક્યતામાંથી એક ફ્રન્ટના વ્યૂ છે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું બ્લોક કંઈક છે જે કાલ્પનિક છે તેથી આપણે આ સાથે જોડાઈ શકીએ ટોપ વ્યૂ થી આપણે જોઈ શકીએ છીએ કે આ ભાગ હાજર છે તેથી આ એક આ સ્ટેપના ભાગો છે જે આપણે તેને સ્ટેપનો ભાગ જોઈ શકીએ છીએ તે રીતે અમે આ લંબાઈથી અન્ય સ્થળોએ ટ્રાન્સફર પણ કરીએ છીએ તેવી જ રીતે એક ફ્રન્ટનું વ્યૂ છે તેમાંથી આઈશોમેટ્રિક વ્યૂ મળે છે તે કંઈક અંશે છે જે કાલ્પનિક છે તેથી તે આ પ્રકારની જોડી શકી છે જે રીતે પ્રિન્સિપાલ પ્લેન પર વ્યૂ મળે છે તે રીતે આ પ્રિન્સિપલ પ્લેન છે ઉદાહરણ તરીકે અમારા માટે તે પ્રોજેક્શન દોરો એકવાર આ પ્લેન પર આવી જાય ત્યારે આ જીઓમેંટરી પર આ લંબાઈને ટ્રાન્સફર કરો તે જ રીતે જ્યારે તમે તેને જોઈ રહ્યા હો ત્યારે આ લાઈન ઓ દોરો તેથી તે સંપૂર્ણ આઇસોમેટ્રિક પ્રોજેક્શન પ્રાપ્ત કરવાની પોઝિશનમાં હશે જ્યારે આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સ વિશે શીખીશું ત્યારે આપણે જોઈશું કે આ પ્રકારનાં આઇસોમેટ્રિક પ્રોજેક્શન અને વ્યૂ દોરવાનુંનું કેટલું સરળ છે પરંતુ આ આઇસોમેટ્રિક ડ્રોઇંગ પાછળની બેઝિક કોન્સેપ્ટ સૌ પ્રથમ આ મુખ્ય એક્સિસ મુખ્ય પ્લેનને ઓળખવા માટે છે યોગ્ય રીતે આ લંબાઈને આ મુખ્ય પ્લેનમાં આ મુખ્ય વ્યૂથી ટ્રાન્સફર કરવી એક સાહજિક અભિગમ દ્વારા અમે લાઈનઓને દૂર કરવા અને ઓબ્જેક્ટ મેળવીશું એકવાર આપણે તેનું નિર્માણ કરીશું પછી આપણે તેને ફરીથી ચકાસીશું કે શું તે વ્યૂ મેળ ખાઈ છે ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ અહીં આપણી પાસે એક બ્લોક અને સિલિન્ડર છે સિલિન્ડર જેવું કંઈક છે અને ત્યાં એક બ્લોક છે તે બ્લોક આપણે તેને ટોપ વ્યૂ માં જોઈ શકીએ છીએ કે તે કંઈક લંબચોરસ જેવું છે એક વર્તુળ છે સૌ પ્રથમ વધુ કે ઓછું સાહજિક આઈડિયા મેળવો જાડા બ્લોક જેવા લાગે છે તેમ છતાં આપણે દોરી રહ્યા છીએ તે આઇસોમેટ્રિક વ્યૂ નથી ફક્ત કાલ્પનિક હેતુ માટે ત્યાં બોક્સ જેવું કંઈક છે અને કારણ કે તેમાં એક સર્ક્યુલર પ્રકારની વસ્તુ આવી રહી છે જે બધી રીતે શાફ્ટને લંબાવે છે તેથી ત્યાં એક સર્ક્યુલર વસ્તુ જેવું જ હોવું જોઈએ તે રીતે બહાર આવવું જોઈએ હવે આ પ્રકારની ડ્રોઇંગની રીત ખૂબ મદદરૂપ છે એકવાર તે થઈ જાય પછી આપણે લાઈન ડિગ્રી લાઇનો બાંધવાની પોઝિશનમાં રહીશું અને ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે આ આઇસોમેટ્રિક વ્યૂઓ બનાવીશું તેથી અમે આની શરૂઆત કરવા માંગીએ છીએ જો હું પ્રારંભ કરવા માંગું છું તો ફ્રન્ટના વ્યૂ થી પછી એ B યુનિટ ની લંબાઈ છે તેથી એક હોરિઝન્ટલ લાઈન થી શરૂઆત કરો ક્યાંક 30 ડિગ્રી લાઈનદોરો તો બીજી 30 ડિગ્રી લાઈન હવે A B લંબાઈ તેને ટ્રાન્સફર કરો હવે B થી 10 ની યુનિટ સુધી લંબ કાઢો તેથી C થી આ એક C યાદ કરોD આપણી એ B લાઇનની પેરેલલ ચાલે છે Cને D ની લંબાઈમાં ટ્રાન્સફર કરે છે જે અહીં 50 યુનિટ છે એકવાર તે થઈ જાય પછી આપણે આ લંબચોરસને કન્વર્ટ કરી શકીએ જે 50 ડાઈમેન્શન ફરી આપણી પાસે છે તેથી અહીં એક વધુ કાટખૂણ જોડો અને કારણ કે તે એક સ્કેચ છે જે આપણે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સૌ પ્રથમ તે રોમબસ બનાવો એકવાર તે થઈ ગયા પછી સેન્ટરની સાપેક્ષ અમારી પાસે આ વર્તુળ છે છેલ્લા ક્લાસમાં આપણે શીખ્યા છે કે કેવી રીતે આ વર્તુળને એક વ્યૂ માં આઇસોમેટ્રિક રીતે લંબગોળમાં પરિવર્તન કરવું તેથી તે જ રીતે સૌ પ્રથમ આપણે તે વર્તુળને લંબગોળમાં બાંધવું પડશે જેથી આપણે આ લંબચોરસ તે લંબચોરસ બ્લોક પર રાખીએ એકવાર તે થઈ જાય તે પછી ટેન્જેન્ટ આપણે આ વર્ટિકલ સિલિન્ડર લાઇનો બાંધવી પડશે આઇસોમેટ્રિક વ્યૂમાં ટોપ વ્યૂ થી આ વર્તુળ જ્યારે આપણે 30 ડિગ્રી પર નજર કરીએ છીએ ત્યારે તે એક પેરેલલ લંબગોળ હશે જેને ઊંચાઈએ બાંધવું પડશે 30 તેથી એકવાર આપણે આ લંબગોળ બાંધવાનું છે કે આપણે શું કરવાનું છે આપણે ત્યાંથી તે ઈનીસીરીયલની વર્તુળનું કેન્દ્ર જાણીએ છીએ ત્યાંથી આપણે 30 યુનિટ આગળ વધીએ ફરીથી આ લંબગોળ વસ્તુમાં એક વધુ ટ્રાન્સફોર્મ વર્તુળ બનાવીશું એકવાર તે ડ્રો થઈ જાય પછી આ લાઈનઓમાં જોડાઓ કારણ કે આઇસોમેટ્રિક વસ્તુઓના કિસ્સામાં હિડન લાઈન દેખાતી ન હોવી જોઈએ અમે તે હિડન લાઈનઓ દૂર કરીએ છીએ આ આઇસોમેટ્રિક વ્યૂ માટે એક વધુ વસ્તુ જો તે વર્તુળમાંથી આવવાનું અને લંબગોળ પ્રકારની વસ્તુ જેવી હોય તો આપણે તે એક્સિસ બતાવીએ છીએ નહિંતર પાછળની બાજુએ કંઈપણ આપણે તેને હિડન લાઈનઓ બતાવીશું નહીં હવે ચાલો આપણે છેલ્લા ઉદાહરણ પિરામિડ જોઈએ તેથી સૌ પ્રથમ કાળજીપૂર્વક આ વ્યૂ ફ્રન્ટનું વ્યૂ અને ટોપ વ્યૂ જુઓ તે ટોપ વ્યૂ જેવું લાગે છે આપણે જોઈ શકીએ છીએ કે ઓબ્જેક્ટનો આ પ્રકારનો આકાર છે ફ્રન્ટનાં વ્યૂ માં આપણી પાસે આ પ્રકારનો ત્રિકોણાકાર આકાર છે તેથી આ વ્યૂ ની કાળજીપૂર્વક નિરીક્ષણ દ્વારા આપણે કલ્પના કરી શકીએ છીએ કે આ બેઝમેન્ટ જેવું લાગે છે તે આ બ્લોક હોઈ શકે છે અને કારણ કે આ ઈન્કલાઈન અને આને કારણે તે કંઈક એવું થઈ શકે છે જ્યાં તે વ્યૂ અમને ફ્લેટ જેવું કંઈક કહે છે આ એજત્યાં છે તેથી કદાચ તે એવું લાગે છે કારણ કે આ બધી બાબતો આ સમયે એકરુપ છે એ જ રીતે અહીં એવું લાગે છે કે આ રીતે ઓબ્જેક્ટ જેવો દેખાશે તેથી જો હું ભાગને દૂર કરું છું તો કદાચ તે ઓબ્જેક્ટ આના જેવો દેખાય છે તેથી 3D વસ્તુ તરીકે એકવાર અમારી પાસે આ પ્રકારનું વ્યૂ વિઝ્યુલાઇઝેશન થઈ જાય પછી આપણે આગળ જઈ શકીએ અને વ્યવસ્થિત રીતે આવા પિરામિડ બનાવી શકીએ છીએ તેથી આપણે શું કરવાનું છે તે પ્રથમ સ્ટેપ હંમેશની જેમ 30 ડિગ્રી લાઈનઓ દોરેલી હોરિઝન્ટલ લાઈન છે જે આ બોક્સ સિસ્ટમમાં લાવીને એકરુપ થાય છે આ લંબચોરસ બોક્સ છે જેને આપણે તેને આઇસોમેટ્રિક વ્યૂ માં બદલવા માંગીએ છીએ તેથી અહીં જે 45 યુનિટ છે ત્યાં 45 યુનિટ છે તેથી 45 યુનિટ અને બેઝમેન્ટ લંબચોરસ બનાવો એકવાર થઈ ગયા પછી આ નાના લંબચોરસને પણ ટ્રાન્સફર કરો જે ત્યાં નથી તેથી તે લંબચોરસને ટ્રાન્સફર કરો જેથી અમે આ પોઇન્ટને ઓળખવાની રીતમાં હોઈશું એકવાર આપણી પાસે આ થઈ જાય પછી એક રોમ્બસ પ્રકારના આકારમાં ચોરસ થાય છે આપણી પાસે આ એજ H થી કાટખૂણે લાઈન હોય છે તેથી તમે અહીં જોઈ શકો કે 120 ડિગ્રી 120 ડિગ્રી અને 120 ડિગ્રી છે જે સિસ્ટમના મુખ્ય એક્સિસ તરીકે કામ કરે છે તેથી એકવાર અમે ટ્રાન્સફરકરીશું કે 50 યુનિટ ની લંબાઈ છે તેથી તે આધારથી છે તેથી બેઝ એકવાર અમે નિર્ધારિત કરી લીધા પછી તે વાક્ય સાથે 50 ગુણ સુધી ટોપ નિર્દેશ કરો એ જ રીતે આપણે આ 20 યુનિટ ને લંબચોરસ પર ટ્રાન્સફર કરવું પડશે આ પોઇન્ટ 20 યુનિટ ના રેફરન્સ માં તેનો અર્થ એ કે આ યુનિટ ના રેફરન્સમાં આ મુદ્દો છે કે તે પહેલા 20 યુનિટ તેને લોકેટ કરે છે એ જ રીતે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પોઇન્ટ 20 યુનિટ લોકેશન પર છે તેથી તે મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પોઇન્ટ વીસ યુનિટ માં હશે એકવાર આ થઈ ગયા પછી આને લાઈનઓ દ્વારા છોડો આ રીતે અમે ગણીએ છીએ અને સામાન્ય રીતે ફક્ત આ એક્સિસ લેબલ્સનો ઉલ્લેખ કરવા માટે અમે ફક્ત આ 30 ડિગ્રી લાઈનોને જેમ છોડીએ છીએ તેથી તે સાથે અમે આઇસોમેટ્રિક પ્રોજેક્શનને સમાપ્ત કરીશું અને પછીના ક્લાસમાં આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સ વિશે શીખીશું આ આઇસો મેંટ્રિક પ્રોજેક્શન ની વધુ વિગતો આપણે પ્રોફેસર ધનંજય જોલ્હે દ્વારા લખેલી પુસ્તક એન્જીનીયરીંગ ડ્રોઈંગ માંથી શીખી શકીએ છીએ ખુબ ખુબ આભાર